બીજો વ્યવહારુ મુદ્દો જેનો હું ઉલ્લેખ કરવા માંગુ છું તે એ છે કે આપણે MPPT નો અભ્યાસ કર્યો છે જ્યાં લોડ રેઝિસ્ટન્સ R0 છે પરંતુ ઘણી વખત લોડને પ્રતિકાર કરવાની જરૂર નથી તે ડાયનામિક હોઈ શકે છે તે અન્ય લોડ્સ ધરાવતો હોય શકે અન્ય DC DC કન્વર્ટર લોડ્સ અને આવા સમાન ડાયનામિક તત્વોનો સમાવેશ કરી શકે છે તેથી આપણે MPPT કેવી રીતે કરીશું તેથી જો આપણે આપણી સામાન્ય MPPT ટોપોલોજી લઈએ તો તે કંઈક આ છે જ્યાં તમારી પાસે DC DC કન્વર્ટર છે જે PV સોર્સને ઇન્ટરફેસ કરી રહ્યું છે અને મારી પાસે એક MPPT કંટ્રોલર છે જે PV કરંટ અને ટર્મિનલ વોલ્ટેજ લે છે અને પછી DC DC કન્વર્ટરમાં ડ્યુટી સાઇકલ ઇનપુટ્સ ને એવી રીતે આપવામાં આવે છે કે જેમ કે PV પેનલના ટર્મિનલની આજુબાજુથી જોવામાં આવતા અવરોધને નિયંત્રિત કરી શકાય હવે આ લોડ R0 ને રેસિસ્ટીવ લોડ માનવામાં આવે છે હવે ચાલો આપણે આને ડાયનામિક લોડ કરીએ અને જોઈએ કે શું થાય છે તેથી જો હું આ લોડને ધ્યાનમાં લઈ અને તેને દૂર કરું તો આ લોડને ડાયનામિક લોડ સાથે બદલો જેમાં આપણે કહીએ કે કેપેસિટીન્સ હોય હવે આ એક DC બસ બને છે અને તે કેપેસિટીન્સ અન્ય પાવર કન્વર્ટર સાથે જોડાયેલ છે તે સ્વિચ મોડ DC DC કન્વર્ટર અથવા ઇન્વર્ટર માંથી એક હોઈ શકે છે તેથી હું તેને ફક્ત પાવર કન્વર્ટર તરીકે નામ આપીશ જે DC DC અથવા DC AC હોઈ શકે છે અને લોડ પર જાય છે તેથી આ લોડ એ સૂચક લોડ છે જે રેસિસ્ટીવ લોડ હોઈ શકે છે તે હીટર હોઈ શકે છે તે કોઈ સામાન્ય લોડ અથવા લાઇટિંગ લોડ હોઈ શકે છે તેથી કોઈપણ સામાન્ય પેસિવ લોડ હોય શકે છે તેથી સામાન્ય રીતે થાય છે તે અહીં વોલ્ટેજ આઉટપુટ વોલ્ટેજ V0 નિયંત્રિત થાય છે કારણ કે લોડ નિયંત્રિત નિયત ચોક્કસ વોલ્ટેજની માંગ કરે છે તેથી સામાન્ય રીતે જે થાય છે તે છે કે તમારી પાસે એક કમ્પેરેટર છે અને કમ્પેરેટર ફીડબેક V0 ને લે છે V0 ને અહીં ફીડબેક તરીકે આપવામાં આવે છે તમે ઇચ્છો છો કે તમારો V0 સંદર્ભ દ્વારા નિર્ધારિત મૂલ્ય લે અને પછી આ કમ્પેરેટર આઉટપુટ કંટ્રોલરને આપવામાં આવે છે ચાલો આપણે PI કંટ્રોલર કહીએ PI કંટ્રોલરનું આઉટપુટ PWM સર્કિટમાં જાય છે અને PWM નું આઉટપુટ આ પાવર કન્વર્ટરમાં ડ્યુટી સાઇકલ ઇનપુટ તરીકે જાય છે જેમ કે ડ્યુટી સાઇકલ એવું બદલાય છે કે આ V0 અને V0 રેફરન્સ સાથે મેચ કરશે તેથી આ સામાન્ય રીતે છે કે આ પાવર કંટ્રોલર કેવી રીતે વર્તન કરશે અને આ પાવર કન્વર્ટરની વાત છે અહીં તેની પાસે DC બસ છે અને DC બસ બદલાય છે હવે PV પેનલની એક્રોસ આ vT અને અહીં DC બસ બંને બદલાય છે અને vT ઇન્સ્યુલેશનને કારણે બદલાય છે અને માત્ર એટલું જ નહીં પરંતુ આ ડ્યુટી સાઇકલ કંટ્રોલ ને કારણે vT મૂલ્ય પણ બદલાય છે IV લાક્ષણિકતાને કારણે જે vT ના વિવિધ ઓપરેટિંગ પોઇન્ટ્સ પર જુદા જુદા મૂલ્યો આપે છે તેથી જ્યારે તમે ઇનપુટ પાવર અથવા ઇનપુટ બાજુએ અવરોધને નિયંત્રિત કરી રહ્યાં છો તો આ DC DC કન્વર્ટરનો વોલ્ટેજ અનિયંત્રિત છે તેથી તેમાં વધઘટ થશે જે d ની વિવિધ કિંમતો પર આધાર રાખીને બદલાશે DC ને નિયમન કરવા માટે તમે અહીં એક વધુ પાવર કન્વર્ટર મૂકો અને વિવિધ ઇનપુટ અનિયમીત એટલેકે બદલાતા DC બસ વોલ્ટેજ આ પાવર કન્વર્ટરને આપો છો અને પછી અહીં આઉટપુટ વોલ્ટેજને સમજો ફીડબેક અને પછી આ આઉટપુટ વોલ્ટેજને નિયંત્રિત કરો તેથી આ વોલ્ટેજ કંટ્રોલ પાવર કન્વર્ટર બની જાય છે જે જરૂરીયાતને લોડ કરવા માટે આપવામાં આવતા આઉટપુટ વોલ્ટેજનું નિયમન કરશે તેથી આ સામાન્ય રીત કે જેમાં MPPT ની પ્રેક્ટિસ કરવામાં આવે છે પ્રથમ ભાગ પ્રથમ કન્વર્ટર જે PV સોર્સ સાથે ઇન્ટરફેસિંગ કરે છે તે MPPT ભાગ છે બીજો ભાગ લોડ ભાગ અથવા લોડ માટે વોલ્ટેજ રેગુલેટીંગ ભાગ છે જો કે પાવર એ બે પાવર કન્વર્ટર્સ તરફ વળવાના છે અને કાર્યક્ષમતા જો આ 90 90 અને 90 છે તો સંપૂર્ણ રીતે 80 કાર્યક્ષમતા છે તેથી જો આપણે તેને સિંગલ પાવર કન્વર્ટરથી ચલાવીશું તો કાર્યક્ષમતા ઓછી હશે ચાલો હવે આપણે લોડને ધ્યાનમાં લઈએ કે આ લોડ બેટરી જેવો છે સોર્સ જેવો છે જે ઘટવા માટે સક્ષમ છે બેટરી ચાર્જિંગ અથવા ગ્રીડમાં પમ્પિંગ પાવરની જેમ તેથી ચાલો હું આ લોડને બેટરીથી બદલીશ અને બેટરી ચાર્જ થઈ રહી છે અને તેથી તે આના જેવા ઘટતા પ્રવાહની માંગ કરે છે જેથી તે ચાર્જ થશે તેથી પરિણામે બેટરી કરંટ i0 બનશે અને આ તે છે જે કંટ્રોલ કરવું જોઈએ તેથી પાવર કન્વર્ટર એવી રીતે વર્તન કરશે કે તે કરંટને નિયંત્રિત કરશે કે જે તેને ચાર્જ કરવા માટે બેટરીમાં આપવામાં આવે છે તેથી i0 ને પાછો આપવો પડશે તેથી હું આ ભાગ બદલીશ i0 ને પાછો આપ્યો છે અને મારી પાસે i0 રેફરન્સ હશે તેથી i0 અને i0 રેફરન્સ ની સરખામણી કરવામાં આવે છે એરર દ્વારા PI કંટ્રોલર ચાલી રહ્યું છે જેનું આઉટપુટ આ ટ્રાયેન્ગલ કેરીઅર ને મોડ્યુલેટ કરશે અને આ પાવર કન્વર્ટર માટે પલ્સ વિડ્થ મોડ્યુલેટેડ કંટ્રોલ ઇનપુટ આપશે જે એ રીતે પ્રયાસ કરશે કે i0 એ i0 રેફરન્સ સાથે મેચ થાય છે હવે જેમ કે v0 બેટરી સમક્ષના વોલ્ટેજ નિશ્ચિત છે બેટરીમાંનો વોલ્ટેજ વધુ કે ઓછા અંશે સ્થિર છે બેટરી દ્વારા નિશ્ચિત છે કારણ કે બેટરી પણ એક સોર્સ છે કરંટ જે પંપ કરવામાં આવે છે v0 અને કરંટ નો ગુણાકાર એ પાવર છે અને v0 નિયત છે તેથી કરંટ એ પાવરનો પ્રતિનિધિ છે અને આપણે કહી શકીએ કે i0 એ પાવરના પ્રમાણમાં છે જે બેટરીને આપવામાં આવે છે અને જેમ કે i0 એ i0ref સાથે મેચ ખાય છે તે આખરે i0ref સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે i0ref એ પાવરના પ્રમાણસર છે જે સોર્સ બેટરી માં આપવામાં આવે છે તેથી તેને ચાર્જ કરવા માટે જેથી i0ref પાવરના પ્રમાણમાં હોય અને આ MPPT કંટ્રોલર છે જે PV પેનલના V અને I ને માપી રહ્યો છે અને અહીં આઉટપુટ આપવાનો પ્રયત્ન કરી રહ્યું છે જે મહત્તમ પાવરના પ્રમાણમાં છે જે PV આપી રહ્યા છે આને આ રેફરન્સ માં જોડી શકાય છે તેથી રેફરન્સ i0ref જે MPPT કંટ્રોલર દ્વારા એવી રીતે સેટ કરવામાં આવે છે કે જેથી ચાર્જ કરવા માટે બેટરી પર મહત્તમ પાવર પહોંચાડી શકાય છે તેથી આપણે શું કરીશું આ કરંટ કંટ્રોલર માટે આપણે MPPT કંટ્રોલર તરફથી રેફરન્સ આપીશું તેથી MPPT કરંટ રેફરન્સ મુજબ કયું પીક પાવર ઓપરેટિંગ પોઇન્ટ સેટ કરવામાં આવી રહ્યું છે એ શોધી રહ્યું છે અને i0 અહીં તેને મેચ થવાનો પ્રયત્ન કરશે અને મહત્તમ પાવર બેટરી ચાર્જ કરવા માટે પહોંચાડવા માં આવશે આવી સ્થિતિ હેઠળ હવે આ ભાગની જરૂર નથી તેથી આપણે તે ભાગને આ જોડાણ બનાવવા માટે દૂર કરી શકીએ છીએ અને આપણે જોઈએ છીએ કે આપણને ફક્ત MPPT કંટ્રોલર ભાગની જરૂર છે અને આપણને કરંટ કંટ્રોલર ભાગની જરૂર છે અને પછી આપણને આ પાવર કન્વર્ટર ની જરૂર છે પાવર એકમાત્ર પાવર કન્વર્ટર દ્વારા વહેતો હોય છે અને તેથી કાર્યક્ષમતામાં મોટા પ્રમાણમાં સુધારો થયો છે તેથી જ્યાં પણ બેટરી જેવો લોડ હોય ત્યાં જ્યાં સોર્સ પ્રકારનો લોડ હોય જે ચાર્જ અપમાં ઘટે છે અથવા ગ્રીડ જ્યાં આપણે પાવર ઘટાડી શકીએ છીએ ત્યાં તમે કરંટ કંટ્રોલ ટેકનીકનો ઉપયોગ કરી શકો છો અને MPPT સીધા જ કરંટ કંટ્રોલરના રેફરન્સ માં ઈનપુટ આપી શકે છે આ રીતે તમે કાર્યક્ષમતામાં સુધારો કરી શકશો અને PV પાવરનો વધુ સારી રીતે ઉપયોગ કરશો AC વોલ્ટેજ સ્ત્રોતો પર પણ સમાન પદ્ધતિ લાગુ કરી શકાય છે ઉદાહરણ તરીકે ગ્રીડ અને સમાન પ્રકારનાં ટોપોલોજી નો ઉપયોગ કરી શકાય છે